નમસ્તે અને ડિઝાઇન થીંકીંગ માં ફરી આપનું સ્વાગત છે આજે હું આપની સમક્ષ ડિઝાઇન થીંકીંગ ના પ્રથમ એકમને પ્રસ્તુત કરવા માટે ઉત્સુક છું આ અત્યંત મહત્વનો એકમ છે આ ડિઝાઇન થીંકીંગ નો મહત્વનો કેન્દ્રીય ભાગ છે હા આપ બરાબર સમજ્યા બાકીનું સ્વયં જ આવશે આપણે માનીએ છીએ તેમ ડિઝાઇન થીંકીંગ નું હાર્દ છે સહાનુભૂતિ દાખવવી સહાનુભૂતિ અથવા સહાનુભતિ એ અહીં મુખ્ય વિચાર છે સહાનુભૂતિ એટલે કે અલંકારિક રૂપે સ્વયંને બીજાની જગ્યાએ મૂકીને જોવું આપ બીજા કોઈના માનસમાં પ્રવેશ કરો અને તેઓ શું અનુભવી રહ્યા છે તેના વિષે વિચારો તો સહાનુભૂતિની એક રીત એ છે કે આપ સ્વયં તે અનુભવમાંથી પસાર થાઓ અને શોધી કાઢો અરે વાહ તેઓ આમાંથી પસાર થઇ રહ્યા છે જાણે કે આપ બાહ્ય છો તેમ લખો અને નોંધો આમ આપે બે ભૂમિકા ભજવવાની છે આ અન્ય કોઈ વ્યક્તિ સાથે શ્રેષ્ઠ રીતે થઇ શકે અથવા સમૂહમાં પણ તેથી જયારે આપ તે અનુભવમાંથી પસાર થાઓ ત્યારે અન્ય વ્યક્તિ નિરીક્ષણ કરે અથવા વિપરીત રીતે પણ આ રીતે બે ભૂમિકાઓ ભજવવી સરળ છે જો આપની પાસે અન્ય વ્યકતિ ના હોય તો આપ સ્વયં પણ કરી શકો છો પરંતુ આપનું કાર્ય બમણું થઇ જશે તો સહાનુભૂતિ એટલે કે અન્યના અનુભવમાંથી એ રીતે પસાર થવું જેમ કે એ પોતાનો જ અનુભવ હોય ઉદાહરણ તરીકે હું આપને આઈડીઈઓ com તરીકે ઓળખાતી કંપનીના બે ઉદાહરણ આપીશ આઈડીઈઓ એ ડિઝાઇન થીંકીંગ માટેની કંપની છે તેઓએ એક ઘટનામાં કહ્યું હતું મને યાદ છે મેં તેઓની વેબસાઈટ પર વાંચ્યું હતું કે તેઓ એક વિડીઓ માં શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા 'આપણે આપાતકાલીન કક્ષના દર્દીઓને કેવી રીતે મદદ કરી શકીએ આપાતકાલીન કક્ષ એ આઘાતની સારસંભાળ છે આપ જાણો છો કે એમ્બ્યુલન્સ આવે છે દર્દીને સ્ટ્રેચર પર ચઢાવવામાં આવે છે તાત્કાલિક માવજતની જરૂર હોય છે આ અનુભવમાંથી પસાર થઇ રહેલા આ લોકોને આપણે કઈ રીતે સહાયરૂપ થઇ શકીએ તો આપ કલ્પના કરો કે પ્રથમ પગલું છે એ જોવું કે "શું આપણે સ્વયં આ અનુભવી શકીએ " અવશ્ય જ તે આઘાતજનક ભાગમાંથી પસાર થયા વિના પરંતુ કમ સે કમ શક્ય હોય ત્યાં સુધી તેઓના જેવી જ લાગણી અનુભવવી સરળ રીત એ છે કે તેઓની સાથે સંવાદ કરો અને જુઓ કે આપ શોધી શકો કે કેમ તેઓના અનુભવ વિષેના સત્ય પર પ્રકાશ પાડો અને આપ તે નોંધી શકો અલબત્ત આ એક રસ્તો છે પરંતુ આઈડીઈઓ ના સમૂહે કહ્યું ના અમે તે વધૂ હૃદયપૂર્ણ રીતે કરીશું" તો આઇડીઈઓ ના સમૂહ ના એક વ્યક્તિએ અહીં મંદિરની બરાબર બાજુમાં કેમેરા લગાવી દીધો કેમેરા પર વિડિઓ ચલાવી દીધો અને જાણે એ વ્યક્તિ જ તેમાંથી પસાર થઇ રહ્યો હોય તેમ સમગ્ર બાબત રેકોર્ડ કરી આ વ્યક્તિએ ચિકિત્સાલયના બાકીના જૂથને કહ્યું કે એવો અભિનય કરવો કે તે એક દર્દી છે આપ જાણો છો કે આ બનાવટી છે પણ ફક્ત એવો અભિનય કરો જાણે તે પણ આ દર્દીઓ માંથી એક છે જેમ મેં આપને અગાઉ કહ્યું તેમ તેમને એમ્બ્યુલન્સ માંથી ખસેડવામાં આવ્યા અને આ સમગ્ર ઘટના રેકોર્ડ કરી તો તેઓને એમ્બ્યુલન્સમાંથી આપાતકાલીન કક્ષમાં ખસેડવામાં આવ્યા તેઓને સ્ટ્રેચર પરથી પલંગ પર તેમના મુખ્ય પલંગ પર લઇ જવામાં આવ્યા જ્યાં ચિકિત્સકો અને પરિચારિકા આવીને તેઓની સંભાળ લેશે હું માનું છું મને ખબર નથી કેટલો સમય પરંતુ આ આખો સમય તેઓએ અભિનય કર્યો આ સમગ્ર ઘટના રેકોર્ડ કરી રસપ્રદ રીતે તેમણે કહ્યું કે ઠીક છે હવે હું આ અનુભવમાંથી પસાર થયો છું કેમેરાએ જે જોયું હું તે જોવા ઈચ્છું છું" તેઓએ સમગ્ર વિડિઓ જોયો તેઓએ સંપૂર્ણ વિડિઓ ચલાવ્યો અને જાણવા મળ્યું કે મોટા ભાગે વિડિયોમાં આપાતકાલીન કક્ષની છત રેકોર્ડ થઈ હતી તો દર્દી આ કરે છે તેઓ સાંભળે છે કે કોઈ તેમની પર ઓપરેશન કરે છે અથવા તેમનું ઓપરેશન કરે છે તેઓ જે કંઈ પણ ચિકિત્સા હોય જે ઈન્જેક્શન હોય તે બધું કરે છે આ બધું કરવામાં આવે છે પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બધા દર્દીઓ અધિકતર સમય છત જુએ છે સંભવતઃ અત્યંત આઘતજનક અનુભવ પરંતુ આમાંથી બહાર નીકળવા માટે તેઓ જે જુએ તે છત છે આ સમગ્ર અનુભવમાંથી તેઓને આ મુખ્ય જાણકારી મળી તો જોવાનું એ છે કે જયારે તેઓ ફક્ત છત જ જોઈ રહ્યા છે એ અનુભવને આપણે કઈ રીતે વધુ સારો બનાવી શકીએ આ સમસ્યાનું નિવેદન હોય શકે આ વ્યક્તિનું જીવન વધુ સારું બનાવવા માટે સમગ્ર આઘાતને ઓછો કરવા માટે આપ રસપ્રદ ઉકેલો પ્રસ્તુત કરી શકો છો મારા માટે મહત્વની વાત એ છે કે આપણે જેની પર કાર્ય કરવાની જરૂર છે તે શોધી કાઢવું સહાનુભૂતિ તેમાં મુખ્ય અંશ છે બીજું વૃતાંત હે આઈડીઈઓ એ તેમના બ્લોગ તેમજ વિડિઓ પર રજુ કરી તે ફરી એક આરોગ્ય સંભાળની ઘટના છે તેઓ વરિષ્ઠ નાગરિકની સહાય કરવા ઈચ્છે છે વરિષ્ઠ નાગરિક એટલે કે મારા અનુમાન મુજબ 60 વર્ષથી વધુ વયના એક વૃદ્ધ વ્યક્તિ એ જોવા માટે કે હું કઈ રીતે તેમને દૈનિક જીવનમાં સહાય કરી શકું આપાતકાલીન બનાવ નથી પરંતુ દૈનિક જીવનની બાબત તો તેઓએ એક મહિલાને બોલાવ્યા જેઓ 60 વર્ષના હોય લગભગ મધ્ય 60માં હોય અને તેઓએ કહ્યું 'શ્રીમતી અમે આપને મદદ કરવા કંઈક કરી શકીએ અમે ડિઝાઇન ટીમ માંથી છીએ અને આપ જેવા લોકોનું જીવન વધુ સારું બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ તો શું એવું કઈંક છે આપ જેનો સામનો કરી રહ્યા હો અને સંભવતઃ અમે આપને સહાય કરી શકીએ ' તો તે મહિલાએ સૌપ્રથમ એવું કહ્યું કે 'ઓહ મારુ જીવન સંપૂર્ણ રીતે સરસ છે બધું બરાબર છે ખરેખર એવું કશું નથી જ્યાં સંભવતઃ આપ મને સહાય કરી શકો' તો હા ઘટના એમ હતી કે આ લોકોએ ઉત્તર સાંભળ્યો પરંતુ તેઓને ખાતરી ના થઈ તે વ્યક્તિએ પૂછ્યું કે મહોદયા શું અમે આપની મુલાકાત લઇ શકીએ આપના જ વાતાવરણમાં કદાચ આપણું નિરીક્ષણ કરીએ આપ એવી રીતે જ જીવો જાણે કે આસપાસ કોઈ નથી અમે ફક્ત દીવાલ પરના કીડા છીએ આપ જેમ આપના જીવનમાં આગળ વધશો તેમ અમે આપનું નિરીક્ષણ કરીશું તેઓ ગયા અને મહિલાએ કહ્યું હા અવશ્ય કોઈ પણ સમયે આવો મારી પાસે થોડો સમય છે આપ અંદર આવી શકો અને મારુ નિરીક્ષણ કરી શકો છો આપને સહાય કરવામાં મને આનંદ થશે તો આખી ટીમ તેમના સરસામાન સાથે અંદર ગઈ આપ જાણો છો કેમેરા અને બધું તેઓ મહિલાના ઘરે ગયા અને ફોન પર કહ્યું હતું તેમ જ કહ્યું કે અમે આ ટીમમાંથી છીએ અને અમે આપને મદદ કરવા ઇચ્છીએ છીએ બસ આપ એવી રીતે જ જીવો જાણે કે અમે અહીંયા નથી તેઓ દિનચર્યા મુજબ જે કઈ કરે છે તે રીતે જ જીવન જીવે છે અને એક એવો સમય આવ્યો જયારે તેમને દવા લેવી પડતી હતી હું અહીં કરું છું તેમ જો સીધા આંકડા કહું તો મહિલાના રિપોર્ટમાં વર્ણન હતું ન હતું તે મુજબ તેઓ સંધિવાના દર્દી હતા તેમની આંગળીઓ વળેલી હતી અને તે વસ્તુઓને વ્યવસ્થિત રીતે પકડી શકતા ન હતા તેઓની સ્વાસ્થ્યની પરિસ્થિતિ આવી હતી તેમણે દવાની બાટલી લીધી અને આ બાટલી બાળકો માટે અહાનિકારક હતી કેટલાક દેશોમાં બાળકો માટે અહાનિકારક હોય છે એનો અર્થ એ કે સામાન્ય ફેરવવાથી અને ખોલવાથી કામ નહીં થાય આપણે એને ઉપરથી દબાવવાની અને ત્યાર બાદ ખોલાવાની બરાબર તો આમાં થોડી કુશળતાની જરૂર છે ધારણા એવી છે કે બાળકો આ સમજવા માટે સમર્થ નથી મને શંકા છે કે બાળકો આ સમજતા નથી પરંતુ ગમે તેમ આ ધારણા છે અને ફક્ત પુખ્ત વયના લોકો જ ખોલવા માટે સક્ષમ છે જે અને ટોચ પર દબાવીને ખોલતા હોય છે સ્વાભાવિક રીતે જ તેઓ આ પરિસ્થિતિમાં તેઓ કરી શકે નહિ અથવા તો "બરાબર દબાવો" ખોલીને આ રીતે પકડી રાખે તો ખરેખર તેઓએ એક આરી લીધી નાની હળવી આ પ્રકારની આરી લીધી અને બાટલીની વચ્ચેથી કાપી જેથી દવાની બાટલી ખોલીને તેમની દવા બહાર કાઢી શકે તો જૂથે નિરીક્ષણ કર્યું કે જો આ સમસ્યા નિરાકરણ લાવવા માટે યોગ્ય નથી તો બીજું શું છે તેથી તેઓએ આ નિરાકરણ કરવાનું અને મહિલાની સહાય કરવાનું પોતાના ઉપર લીધું તો મુદ્દો એ છે કે તેઓએ નિરીક્ષણ દ્વારા શોધી કાઢ્યું કે આ મહિલાને મદદની જરૂર છે ત્યારે પણ જયારે તેઓ પણ સ્પષ્ટપણે જરૂરિયાત વ્યક્ત કરી શકતા હતા કદાચ તેને નહતી પરંતુ આપણા ડિઝાઇન ચિંતકો માટે આ વિચારવાનું ક્ષેત્ર છે કે કઈ રીતે આપણે તેમને દવાની બાટલી ખોલવામાં સહાય કરી શકીએ પરંતુ એ ધ્યાનમાં રાખીને કે તે હજી પણ બાળકો માટે અહાનિકારક હોવું જોઈએ તે ખોલવા માટે પર્યાપ્ત સરળ હોવું જોઈએ આવી સ્થિતિવાળા લોકો પણ તે ખોલવામાં સક્ષમ હોય પરંતુ હજી પણ બાળકો તે સમજી ના શકે ખોલી ના શકે અને મુશ્કેલીમાં મુકાય આ બાબત આઈડીઈઓ પર પણ પ્રકાશિત થયો અને આ નિરીક્ષણ દ્વારા સહાનુભતિ દર્શાવે છે એક હતું સ્વયં અનુભવ કરવાનું અને બીજું હતું નિરીક્ષણ દ્વારા પ્રારંભ કરવા માટે સહાનુભતિમાં શું સમાવિષ્ટ છે તે વાસ્તવમાં શોધવું સમજવું કે લોકો ખરેખર શેમાંથી પસાર થઇ રહ્યા છે અને તેમાં સહાનુભતિની જરૂર છે તો આ વાસ્તવમાં પ્રથમ પગલું છે અને અહીં આપણી યાત્રામાં અત્યંત મહત્વપૂર્ણ આઈડીઈઓ ના જૂથની જેમ મહિલાને પૂછવું કે તેઓ ખરેખર શું ઈચ્છે છે તે આપણને એટલી હદ સુધી જાણકરી આપતું નથી કારણ કે કેટલીક વાર લોકો તેને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે છે આપના માટે એ સારું છે આપ તે નોંધી શકો છો પરંતુ મોટા ભાગે અમે જોયું કે ગ્રાહકો અથવા જે લોકોને સહાયની જરૂર છે તેઓ તે સંદર્ભમાં વ્યક્ત કરવા સક્ષમ નથી આ એ અવકાશ છે જ્યાં આપણે અવલોકન કરીશું અભિવ્યક્ત ન થયેલી આવશ્યકતાઓને દ્રશ્ય રીતે ઝડપી અને સરળ રીતે શીખવું એ ખરેખર સમયની જરૂરિયાત છે આપણને કંઈક એવી જોઈએ છે જે હું અને આપ ઝડપથી પસંદ કરી શકીએ અને તે દ્રશ્ય હોવું જોઈએ જેથી તેને અભિવ્યક્ત કરવા માટે ઘણી બધી ભાષાની જરૂર ના પડે આ વર્તમાન સમયની આવશ્યકતા છે અને તે કંઈકને ગ્રાહકની યાત્રાનું નકશા આલેખન કહેવાય છે તે એક ખૂબ જ સરળ તકનીક છે ઇન્ટરવ્યૂ આધારિત સ્ટીકી નોંધ તકનીક જેનો ઉપયોગ આપ આપના કોઈપણ ગ્રાહકના અનુભવની સમગ્ર યાત્રાના નકશા આલેખન માટે કરી શકો છો તો તે સ્ટિકી નોંધ આધારિત છે જેનો અર્થ એવી નોંધો છે કે જે અસ્થાયી રૂપે ચોંટી રહે છે આપ તેને દૂર કરી શકો છો તેને આસપાસ ખસેડી શકો છો આથી જયારે આપના સાથી નવી માહિતી શોધે ત્યારે આપ વાસ્તવમાં એક સ્ટીકી નોંધ ઉમેરી શકો છો જેમ જેમ આપ વધુ સારી રીતે સમજતા જાઓ તેમ આસપાસ ખસેડી શકો છો તો આ રીતે આપ એવા કોઈકની પર નજર રાખો છો જેમને સહાયની આવશ્યકતા હોય તે સ્ટીકી નોંધ હોવાના કારણે આપ થોડું દ્રશ્ય પણ દર્શાવી શકો છો આકૃતિ લગાવશો તો પણ સરસ લાગશે આ કરવા માટે આપે કોઈ નિપુણ કલાકાર હોવું જરુરી નથી હું આપને એક કેસ અધ્યયનનું ઉદાહરણ આપીશ જેમાં મેં સ્વયં કાર્ય કર્યું છે હું જે શહેરમાં રહુ છું ત્યાં ઘણા બધા લોકો દ્વિચક્રી વાહનો ચલાવે છે તેઓ તેમના મસ્તકને ધૂળ ગરમી પ્રદૂષણથી બચાવવા તેમજ ધુમાડાને શ્વાસમાં જતો રોકવા ઘણા બધા પગલાઓમાંથી પસાર થાય છે પરંતુ તેઓ મસ્તક ના રક્ષણ માટેનું ઉપકરણ હેલ્મેટ પહેરતા નથી તો આનાથી મને ગુસ્સો આવે છે કે આપ સૂર્યપ્રકાશ પ્રદૂષણ ધૂળ અને અને ઘણું બધું અટકાવવા માટે આ બધા પગલાં લો છો પરંતુ હેલ્મેટ પહેરવામાં જ્યાં ફક્ત 5 સેકન્ડ લાગે છે તે આપ નહિ કરો આ બાબતે મને ખરેખર ચિંતા થતી હતી જેમનો પણ હું સંપર્ક કરી શકું એમને કહું કે આપ હેલ્મેટ પહેરીને આગળ વધો આ સલામત નથી આપ એવું ધારી લો છો લે બાકીના બધા લોકો સલામતીપૂર્વક સવારી કરે છે આથી આપે હેલ્મેટ પહેરવું જોઈએ તેવું હું લોકોને કહેતો રહ્યો મારો અર્થ એ છે કે તે માત્ર બાહ્ય સહાનુભૂતિ હતી હા મેં દ્વિચક્રી વાહન ચલાવ્યું હતું હું હેલ્મેટ પહેરતો હતો હું પરંતુ હું આ દ્રષ્ટિકોણથી જોવા માંગતો હતો કે એવું શું છે જે લોકો અનુભવી રહ્યા છે કોઈક શેમાંથી પસાર થઇ રહ્યું છે એ આલેખવા માટે હું ગ્રાહક યાત્રા નકશા આલેખનનો ઉપયોગ કરું છું અહીં એક કાલ્પનિક વ્યક્તિત્વ શ્રીમતી અવનીની ગ્રાહક યાત્રા નકશા આલેખનનું ઉદાહરણ છે બરાબર અહીં આપ જોઈ શકો છો સૌપ્રથમ એ પ્રશ્નનો ઉત્તર આપવાનો છે કે આ કિસ્સામાં આપ કોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તેમને કોઈ કાલ્પનિક નામ આપો હું કોઈ શ્રીમતી અવનીને મળ્યો નથી હું તેમને જાણતો નથી આ એક કાલ્પનિક નામ હતું મારા ઇન્ટરવ્યૂમાં જે વાતચીત થઇ તેના આધારે તેણીનું વ્યક્તિત્વ કેવું હોઈ શકે તે મેં નોંધ્યું સંભવતઃ 35 વર્ષની માતા તેમની ભૂમિકા તેમજ વિશેષ ભૂગોળ આ વ્યક્તિ કયા પ્રકારની યાત્રામાંથી પસાર થઇ રહી છે તે કલ્પના કરવા માટે આપના માટે આ મહત્વપૂર્ણ છે તેઓ કયા પ્રકારની ગતિવિધિમાંથી પસાર થઇ રહ્યા છે એક સાધારણ માતા જે કામ પર જવા માટે મુસાફરી કરી રહી છે તો તેઓ આ એક સરળ ક્રિયામાંથી પસાર થઇ રહ્યા છે માતા કામ પર જવા માટે મુસાફરી કરે છે તેના ત્રણ તબક્કાનું હું પરીક્ષણ કરવા જઇ રહ્યો છું સવારી પહેલાં દરમ્યાન અને પછીનો તો આપણે જોઈશું આપણે જે પ્રથમ તબક્કો જોવાનો છે તે છે મુસાફરી પૂર્વેનો તો અહીં માતા પિતા ખરેખર બાળકો તેમજ પોતાના માટે મધ્યાહન ભોજન બાંધે છે તો પ્રથમ તબક્કામાં તેઓ આ કરે છે મારા નિરીક્ષણમાં આ આવ્યું છે બીજું પગલું જે તેણીએ કર્યું તે હતું તેના બાળકોને પણ શાળા માટે તૈયાર કરવા તો એક વખત ભોજન તૈયાર કર્યા બાદ તેમણે બાળકોને શાળા માટે તૈયાર કરવા પડશે અને પછી તેમને મોકલવા પડશે તો પછીનું ચરણ આપણા માટે આવે છે અહીં નિર્ણાયક તબક્કો એ છે કે દુપટ્ટો બાંધવો એવું કંઈક જે તેમને સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી સુરક્ષિત કરે અને પછી હેલ્મેટ પહેરે હું એવા કિસ્સાની ધારણા કરું છું જ્યાં તેઓ હેલ્મેટ પહેરે છે હવે જો આપે નોંધ્યું હોય તો આપણે થોડી બાબતો તરફ ધ્યાન આપ્યું છે તો સૌપ્રથમ આપણે આધાર નક્કી કરી રહ્યા છે કે આ વ્યક્તિ કોણ છે અને તેઓ શું કરી રહ્યા છે આ પ્રક્રિયા પહેલાની સમય સ્થિતિ છે શરૂઆત કરવા માટે આપની પાસે 1 2 અને 3 હોઈ શકે છે પરંતુ આપની પાસે આનાથી ઘણું વધારે હોઈ શકે છે કોઈ પણ વ્યક્તિને પ્રારંભ કરવા માટે આ એકદમ ન્યૂનતમ છે બીજી ધ્યાનમાં લેવાની બાબત છે તેમની ભાવનાત્મક સ્થિતિ લોકોએ બહુવિધ ભાવનાત્મક સ્થિતિઓ સાથે સમાન પદ્ધતિ વાપરી છે શરૂ કરવા માટે હું કહીશ કે તેઓ ખુશ છે તેઓ ઉદાસ છે અથવા તેઓ કશું અનુભવ કરતા નથી જેમ કે આ કિસ્સામાં તે શાળા માટે તૈયાર કરી રહી છે અને તે કદાચ ખુશી કે એવું કશું અનુભવતી નથી અહીં તે અત્યંત પ્રસન્ન છે એક તરફ તે બાળકો તેમજ પોતાના માટે બપોરનું ભોજન બાંધી રહી છે જે સારું છે ઠીક છે તો આગળનો તબક્કો છે પ્રવૃત્તિ દરમિયાન માતા જે કરે છે તેનો આ બીજો તબક્કો છે તે પ્રથમ ગેરેજ માંથી વાહન કાઢે છે અહીં કોઈ લાગણીઓ નથી પ્રવૃત્તિ દરમિયાનમાં બીજું પગલું છે જેમાં તે ટ્રાફિક માં સવારી કરે છે જ્યાં સૂર્યપ્રકાશ તાપ અને ધૂળમાં સંપર્ક થાય છે મેં આ મુલાકાત પહેલાં અને તેમની સાથે ક્ષેત્ર પર અવલોકન કરતા પહેલા આ માતા સાથે સંપૂર્ણ રીતે સહાનુભૂતિ વ્યક્ત કરી ન હતી દેખીતી રીતે એવી પણ માન્યતા છે કે જો આપ હેલ્મેટ પહેરો છો તો વાળ ખરવા લાગે છે મારા એક વિદ્યાર્થીએ આ સમજવા માટે પ્રારંભિક કાર્ય કર્યું કે એવી વ્યક્તિગત માન્યતા છે જો આપને પરસેવો થાય છે અને તેનાથી વાળ ખારવા લાગે છે જ્યાં સુધી મારી વિદ્યાર્થીએ વાતચીતના આધારે આ ધારણાનું વિશ્લેષણ કર્યું ન હતું ત્યાં સુધી મને ભાગ વિષે ખ્યાલ નહતો અને તેણીએ શોધી કાઢ્યું કે હા આ સત્ય છે ઘણા બધા લોકોમાં આ કાલ્પનિક વાત છે જોકે આ વાત કાલ્પનિક છે કે નહિ એ મારા અભ્યાસનો ભાગ નથી પરંતુ આ ધારણા સાચી છે ઠીક છે હવે અહીં માતા ઘણી જગ્યાએ થોભે છે કારણ કે તે ચિંતિત છે કે કદાચ તેના વાળ તે ઈચ્છે છે તે રીતે બરાબર નથી કદાચ તેનો પોશાક ટાફીકમાં વિખરાઈ ગયો હોય તે વ્યવસ્થિત છે તેની ખાતરી કરવા માટે તેણીએ ઘણી જગ્યાએ રોકાવું પડ્યું કારણ કે તે કામ પર જવા માટે સવાર છે તે ઈચ્છે છે કે તે ખુબ સુંદર દેખાય તો આ કિસ્સામાં પરિસ્થિતિનું વિશ્લેષણ આ રીતે હતું હવે આપણે ત્રીજા પગલાં તરફ જઈએ જ્યાં એવું લાગે છે કે શ્રીમતી અવનીએ પાર્કિંગ માં વાહન મુકવાનું છે અમારા અભિપ્રેત દર્શકો પણ આ બરાબર સમજ્યા નથી કારણ કે બાઇક કે સ્કૂટર સામાન્ય રીતે થોડું ભારે હોય છે જો આપ મુખ્ય સ્ટેન્ડ નો ઉપયોગ કરવાના છો આ ફરી કઈંક એવું છે કે જ્યાં સુધી હું તેઓનું અવલોકન ના કરું ત્યાં સુધી મને ખબર ના પડે ફરીથી હવે પછીનું પગલું એ છે કે તેણીએ તેનું હેલેમટ અને દુપટ્ટો કાઢવો પડશે અને તેને ટ્રન્ક માં મૂકવું પડશે હવે અંતિમ તબક્કામાં તે કાર્ય તરફ જાય છે હવે તેની સવારી પૂર્ણ થઇ છે વાહન દૂર થયું અને હવે તે કામ પર જવાથી ખુશ છે તો આપ તે મારા નકશામાં પણ જોઈ શકો છો અમારા ઈચ્છીત દર્શકો માટે અમે આ યાત્રાના રૂપે શોધ્યું શ્રીમતી અવની દિલ્હીના 35 વર્ષના માતા જે આખો દિવસ કામ કરે છે માતાને કામ પર જવા માટે વાહન ચલાવવામાં મદદ કરવી એ સમસ્યાને હાલ કરવામાં મને રુચિ છે હવે આપણે તેમની યાત્રા દરમિયાનની થોડી બાબતો શોધી કાઢી છે આ પગલાંઓ માં આપણે જે ખિન્ન ચહેરાઓ મૂક્યા છે તે બધા કાઢી લઈએ સોપ્રથમ તેણીને દુપટ્ટો બાંધવાનું મુશ્કેલ લાગે છે અને ફરી તેની પર હેલ્મેટ પહેરવાનું અમે આવું નિરીક્ષણ કર્યું છે આપ તે નોંધી શકો છો ભારતમાં આ વિશિષ્ટ ભૂગોળમાં સૂર્યપ્રકાશ તેની ત્વચાને શ્યામ બનાવે છે આ એક સામાજિક કલંક છે ગરમીથી પરસેવો થાય છે વાળ ખરવા અને ધૂળ વિશેની કલ્પના માટે હું ટિપ્પણી કરતો હતો ધૂળના કારણે સંભવતઃ માંદગી શ્વાસનળીના રોગો અથવા અમુક પ્રકારની ખામીઓ થઇ શકે છે ફરીથી નોંધીએ કે હેલ્મેટ સાથે ભારે વાહન મૂકવું એ પણ મુશ્કેલ બાબત છે તો મેં આ બધી સમસ્યાઓ નોંધી લીધી આપણા ગ્રાહક નકશા યાત્રામાંથી આ સ્ટીકરને કાઢીએ હવે આપ જેની પર કામ કરવા માંગો છો તેમાં અંતરદૃષ્ટિ તરીકે આનો ઉપયોગ કરી શકો છો અહીં મારુ એક સૂચન છે કે તે સમસ્યાને ધ્યાનમાં લેવા આપ પૂરતા કુશળ હોવા જોઈએ અને જુઓ કે આપ સમસ્યા હલ કરી શકો છો કે નહિ શું તે એટલું વ્યાપક છે કે આપ ઘણા ઉકેલો મેળવી શકો તે એટલું સંકુચિત છે કે આપ સમસ્યાની તીવ્રતાથી વિહ્વળ થઇ જાઓ કઈ સમસ્યાઓ પાર કામ કરવું જોઈએ એ શોધવામાં આ થોડા સૂચનો આપને સહાયરૂપ થઇ શકે શું મારે ત્રણેય પર કામ કરવું જોઈએ ફક્ત 1 પર કામ કરવું જોઈએ કે સહાય કરવા માટે બંનેની કેટલીક બાબતો કામ કરવું જોઈએ એવું કઈંક છે જેમાં આપ કુશળ છો જે આપ બનાવી શકો છો આપ આપની કુશળતાથી તેમની સહાય કરી શકો છો આપ ઈચ્છીત વપરાશકર્તાને પ્રભવિત કરી શકો તેટલું સંકુચિત છે શું તે એટલું વ્યાપક છે કે આપ ઘણાં ઉકેલો મેળવી શકો છો તો આપ સ્વયંને આવી કેટલીક બાબતો પૂછી શકો છો અને જુઓ કે તે ચોક્કસ સમસ્યાને બંધબેસે છે અને આપ સમસ્યા પસંદ કરી શકો છો મેં ઈટાલીના વર્ગના ક્ષેત્રમાં આ કર્યું છે એક તરફ હું અહીં સખત પરિશ્રમ કરું છું જયારે બીજી તરફ મારી ટુકડી ઇટાલીમાં મોજ કરી રહી છે આપ ગ્રાહક યાત્રા નકશા આલેખનમાં જોઈ શકો છો આ જ કારણે મેં મૂક્યું હતું તો ગ્રાહકો પાસેથી આપણા બધા નિરીક્ષણો સાથે આપ ઘણી બધી સ્ટીકી નોંધો જોઈ શકો છો હજી થોડી નોંધો છે જે આપણે ત્યાં મુકવાનું વિચારી રહ્યા છીએ હું સમગ્ર વસ્તુનું અંકીકરણ કરતો હતો મારો અર્થ કે તેઓ પણ જરૂર કામ કરી જ રહ્યા હતા પરંતુ આપ જોઈ શકો છો કે અમારા અવલોકનો આ તરફ જઈ રહ્યા છે અમે કેટલાક સામાન્ય અવલોકનોને જૂથબદ્ધ મૂકી રહ્યા હતા આપ અહીં જોઈ શકો છો તેમ આપ આ ખુબ વિગતવાર કરી શકો છો અહીં આપણે આગળ વધ્યા અને આપ જોઈ શકો છો તેમ ઘણા બધા વપરાશકર્તાઓનું વર્ગીકરણ કર્યું ઘણા બધા વપરાશકર્તાઓનું વિગતવાર કર્યું અમે કોઈ વિશેષ કંપની ના એપ્લીકશન ના ઉત્પાદન પર કામ કરી રહ્યા હતા અને જોઈ રહ્યા હતા કે તેઓ આ એપ્લિકેશન નો ઉપયોગ ક્યાં કરે છે અમારા તમામ ગ્રાહકોની આંતરદ્રષ્ટિ ના આધારે અંકીકરણ કર્યું અને તેના આધારે આલેખન કર્યું આપ એવો વિસ્તૃત પ્રયોગ કરી શકો છો પરંતુ હું હજી પણ પ્રાથમિક યાત્રા નકશાનો આગ્રહ રાખીશ જેવું આપણે શ્રીમતી અવનીના કિસ્સામાં કર્યું હતું બરાબર છે તો હું બીજી વ્યક્તિનું ઉદાહરણ સમજાવવા જઈ રહ્યો છું જે મારા વિદ્યાર્થીએ આવરી લીધું હતું બાળકની સાથે કોઈ શૌચાલય અથવા બાથરૂમની શોધમાં છે આ કોઈ મધ્યમ વયની માતા છે જેને 5 વર્ષનું બાળક છે તેની ભૌગોલિક વિગતો આપી છે તો આમ બધી વિગતો પૂર્ણ થઈ તો આપ અહીં જોઈ શકો છો તેમ આપ આ રીતે ખુબ વિગતવાર કરી શકો છો અથવા સામાન્ય રીતે પણ કરી શકો છો મારી વિદ્યાર્થીએ ગ્રાહક જે 6 તબક્કામાંથી પસાર થાય છે તે તમામની વિગત આપી હતી લોકો શું અનુભવી રહ્યા છે તે ફરી આપ સ્પષ્ટપણે જોઈ શકો છો આપ પાઠ વાંચી શકો છો આપ વિડિઓ ને અહીં જ રોકી શકો છો અને તેમાં શું વિગતો છે એ જોઈ શકો છો હવે માતા તેના બાળક સાથે જે યાત્રામાંથી પસાર થઇ રહી છે આ તે દરમિયાન છે આપણા ગ્રાહકની યાત્રામાં સંભવતઃ જે પણ થઇ શકે એ જોવા માટે આપણે સજ્જ છીએ અને આ ભાવનાત્મક સ્થિતિ પછીનું છે તો આ ગ્રાહકની યાત્રા નકશા અલેખનનું બીજું ઉદાહરણ હતું જે મારી વિદ્યાર્થિનીએ વિગતવાર રજૂ કર્યું હતું તો કેટલાક સામાન્ય પગલાઓ છે જે આપ ગ્રાહક યાત્રા નકશા આલેખન બનાવવા માટે અનુસરી શકો છો પ્રથમ અને સૌથી અગત્યનું છે વય વિશાળ વય જૂથ હોવાનો અર્થ એ છે કે આપના લાક્ષણિક ગ્રાહક કેવા અનુભમાંથી પસાર થઇ રહ્યા છે તે શોધવા તરફ આપના પ્રયત્નો કેન્દ્રિત નથી તેથી એક ચોક્કસ વય લેવાથી નક્કી કરવામાં ખરેખર મદદ મળે છે એક ભૂગોળ ખૂબ વિશિષ્ટ ભૂગોળ પણ આપને નજર રાખવામાં અથવા ગ્રાહકને અનુસરવામાં સહાયરૂપ થઈ શકે છે ગ્રાહક યાત્રા નકશા આલેખનમાં આ બે બાબતો મને ખુબ ઉપયોગી થઈ છે ગ્રાહક યાત્રા નકશા આલેખનના વિવરણમાં આ 6 પગલાંઓ છે પ્રથમ નજરમાં તે ખૂબ જટિલ લાગે છે તે ખૂબ જટિલ લાગે છે પરંતુ તે ખરેખર નથી તે ખૂબ જ સરળ છે સૌપ્રથમ આપના અનુભવનો ઉપયોગ કરો ગ્રાહક જે અનુભવે છે તે વિષે આપની દૂરદર્શિતા આપના સાથીઓને પણ કહો કે તેઓ પોતાની સૂઝ સાથે આવે સમયના કાળક્રમ મુજબ આ બધું એકસાથે ગોઠવો કહો કે તેઓએ આ પ્રથમ કર્યું પછી આ કર્યુંપછી આ કર્યું પછી આ આપ આ બધું વિગતવાર મૂકી શકો છો તેથી ગ્રાહકના અનુભવના પગલાથી મારો અર્થ આ છે તેઓ જે રીતે છે આપ તેઓને જે રીતે ધારો છો અહીં એક સૂચન કે આપ એક પગલાદીઠ એક સ્ટિકી નોંધનો ઉપયોગ કરી શકો છો જેથી આપ વધુ પડતા પગલાં એકસાથે ન લો અને આપ આપના સાથીઓ સાથે ચર્ચા કરીને એ પ્રમાણે વસ્તુઓ આમતેમ ખસેડી શકો વસ્તુઓને આમતેમ ખસેડીને આપ જોઈ શકો છો કે તેમાં તાર્કિક અર્થ છે કે નહિ જો આપના સાથીઓ આપના ગ્રાહકના માધ્યમથી જાય છે તો ઠીક છે તો ત્રીજા ચરણમાં આપ તેને કાળક્રમ અનુસાર વ્યવસ્થિત કરો છો આ પછી આ પછી આ પ્રથમ તબક્કામાં આપ આ કરી રહ્યા છો ત્યાર બાદ આપ ક્ષેત્રમાં જાઓ અને વાસ્તવિક ગ્રાહકોની મુલાકાત લો તો આ 4થું પગલું હશે જેમ હું શ્રીમતી અવનીના કિસ્સામાં પહોંચ્યો આપ વધુમાં વધુ લોકો સાથે વાતચીત કરીને અને તેઓ આપણા વય વર્ગ અને ભૌગોલિક વર્ગમાં બંધ બેસે છે કે કેમ તે જોઈને આપ આપના વ્યકિતત્વ પર પહોંચી શકો છો હવે આપ ગ્રાહક યાત્રા નકશા આલેખન પર ફરી જાઓ અને જુઓ જો આપે કઈંક નવું શોધ્યું છે જો આપ વિચારો કે "વાહ મેં આ વિશે વિચાર્યું ન હતું મેં ગ્રાહકના ચોક્કસ વ્યક્તિત્વ વિષે ધારણા કરી હતી મેં વિચાર્યું હતું કે તેઓ આ રીતે હોવા જોઈએ પરંતુ વાસ્તવમાં તેઓ એ રીતે નથી આપ ખરેખર અમુક સુધારા કરી શકો છો " અને અગત્યનું જુઓ કે તેઓ ભાવનાત્મક રીતે ક્યારે ઉચ્ચ છે અર્થ એ કે તેઓ ખૂબ જ ખુશ છે ભાવનાત્મક રૂપે નીચા અર્થ એ કે તેઓ ખૂબ જ દુખી છે અથવા તેઓ થોડા ઉદાસ છે તો શરૂઆત કરવા માટે આપ એક સરળ હસતો ચહેરો કે ઉદાસ ચહેરાથી નિશાની બનાવી શકો છો તેને ફક્ત આપણી સ્ટિકી નોંધમાં બનાવો અને આપના માટે એ ઠીક થશે આપની પાસે એક સંપૂર્ણ ગ્રાહક યાત્રા નકશા આલેખન હશે